ચાલો હવે આપણે એક વધુ ઉદાહરણ ધ્યાનમાં લઈએ આ ઉદાહરણમાં ચાલો જોઈએ કે લાઈફ સાયકલ નો ખર્ચ આપણને બ્રેક ઇવન એનાલિસિસ કરવામાં મદદ કરશે કે નહીં આ પરિસ્થિતિને ધ્યાનમાં લો મારી પાસે એક સમુદાય છે અને કેટલાક અંતરે ત્યાં એક પ્રવાહ છે જે થોડોક પાવર ઉત્પન્ન કરી શકે છે ચાલો કહીએ કે આપણી પાસે માઇક્રો હાઇડલ પ્લાન્ટ છે અને આ માઇક્રો હાઇડલ પ્લાન્ટ લાઇનો દ્વારા પાવર પ્રસારિત કરી શકે છે અને ત્યાં પહોંચી શકે છે સમુદાયની વિદ્યુત આવશ્યકતાને પાવર આપવા માટે હવે આપણે કહીએ કે આ માઇક્રો હાઇડલ પ્લાન્ટ અને સમુદાય વચ્ચેનું અંતર d કિલોમીટર છે હવે બીજો વિકલ્પ એ છે કે સમુદાયમાં આપણે એક PV સિસ્ટમ સેટ કરી શકીએ તેથી એક સંભવ છે માઇક્રો હાઇડલ પ્લાન્ટ સમુદાયમાં પાવર પ્રસારિત કરી અને સમુદાયની વિદ્યુત આવશ્યકતાઓની કાળજી લેવા માટે સ્થાનિક PV સિસ્ટમ હોવાની સંભાવના હવે ત્યાં હાઇડ્રો સિસ્ટમનો LCC છે અને ત્યારબાદ આ PV સિસ્ટમનો LCC છે કયું પસંદ કરવું તે પ્રશ્ન છે તેથી LCC એનાલિસિસ આર્થિક એનાલિસિસ આપશે અને પછી આપણે બ્રેક ઇવન પણ કરી શકીએ જેથી આપણે કહી શકીએ કે બ્રેકવેન પોઇન્ટ શું છે કોઈ ચોક્કસ કિલોમીટરથી આગળ મારે PV સિસ્ટમ માટે જવું જોઈએ આ ચોક્કસ કિલોમીટરથી ઓછું હું માઇક્રો હાઇડલ સિસ્ટમ માટે જવું જોઈએ તેથી આ પ્રકારનો નિર્ણય આ લાઈફ સાયકલ ના ખર્ચ એનાલિસિસ ની સહાયથી લઈ શકાય છે તેથી ચાલો આપણે આ ઉદાહરણમાં જોઈએ આ સંદર્ભે LCC થી આપણે કેવી રીતે લાભ મેળવી શકીએ તો ચાલો હવે હું માઇક્રો હાઇડલ પ્લાન્ટ અને PV પ્લાન્ટ માટે એક સાથે મળીને ડેટા મૂકું માઇક્રો હાઇડલ પ્લાન્ટ માટે ચાલો કહીએ કે પાવર 1 KW છે પ્લાન્ટ ઇન્સ્ટોલેશન 16000 રૂપિયા છે ટ્રાન્સમિશન અને વિતરણની કિંમત 18500 રૂપિયા છે ફરીથી આ કલ્પનાશીલ મૂલ્યો છે કોઈએ બજાર નો સર્વે કરવો પડશે અને વાસ્તવિક મૂલ્યો પ્રાપ્ત કરવા પડશે લાઇનની કિંમત 4000 રૂપિયા પ્રતિ કિ અને ફરીથી હું ભાર આપવા માંગુ છું કે બ્રેકઇવન નક્કી કરવા માટે અહીંનું મહત્વ આ LCC ની પ્રક્રિયાને અનુસરવાની કોશિશ માં છે આ સચોટ મૂલ્યો આપણે હંમેશાં બજારના ફૉર્સ માંથી નક્કી કરી શકીએ છીએ ટ્રાન્સમિશન એફિસિઅનસી લગભગ 30 છે અને PV માટે નીચેનો ડેટા ઉપલબ્ધ છે તેથી સિસ્ટમ ખર્ચનું PV પ્લસ બેલેન્સ 100 પીક વોટ દીઠ રૂ 100 છે તે જગ્યાએ Hat લઘુત્તમ 5 KW પ્રતિ મીટર સ્કવેર પ્રતિ દિવસ છે છે આનો અર્થ એ કે જો તમે 5 કલાક માટે 1 KW પ્રતિ મીટર સ્કવેર નો સ્ટાન્ડર્ડ આઇસોલેશન લો છો તો આઇસોલેશન તમને સમાન ઉર્જા આપાત એનર્જી આપશે હવે બંને માટે આજીવન અવધિ અમે 25 વર્ષ અને બંને માટે દર વર્ષે 12 વ્યાજ દર લઈશું હવે ચાલો આ LCC કરીએ જે KRM છે હવે ચાલો આપણે ફક્ત કેપિટલ ખર્ચ ધ્યાનમાં લઈએ ફરીથી ફક્ત આ બ્રેકઇવન એનાલિસિસની પ્રક્રિયાને સમજવા માટે બંને સિસ્ટમોમાં ચોક્કસપણે ફેરબદલ થશે અને બંને સિસ્ટમોમાં નિભાવ ખર્ચ ચોક્કસપણે થશે પરંતુ આ એનાલિસિસ ના હેતુ માટે કારણ કે આપણે પહેલાનાં ઉદાહરણોમાં જોયું છે કે રિપ્લેસમેન્ટ અને જાળવણી માટેની ગણતરી કેવી રીતે કરવી હું બ્રેકઇવન પોઇન્ટ્સ કેવી રીતે શોધી શકું તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું તેથી આ ઉદાહરણના હેતુ માટે હું સામાન્યતા ગુમાવ્યા વિના આ બંને સિસ્ટમો માટે R 0 અને M 0 લઈશ તેથી ચાલો આપણે હવે માટેના કેપિટલ ખર્ચ વિશે વિચારીએ અને બ્રેકઇવન એનાલિસિસ કેવી રીતે કરવું તે જોઈએ હવે બંને સિસ્ટમો હાઇડ્રો અને PV માટે ચાલો આપણે કેપિટલ ખર્ચ શોધીએ હવે કેપિટલ ખર્ચ ઇન્સ્ટોલેશન ખર્ચ પ્લસ ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન ખર્ચ પ્લસ લાઇન ખર્ચ છે તેથી અમે જોયું કે તે ઇન્સ્ટોલેશન માટે 16000 રૂપિયા છે ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન માટે 18500 રૂપિયા લાઇન કિંમત 4000 × d d એ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ માઇક્રો હાઇડલ પ્લાન્ટ અને સમુદાય વચ્ચેનું અંતર છે તેથી અમે 34500 પ્લસ 4000 d સાથે ઉતર્યા છીએ હવે PV ના કિસ્સામાં PV નો ખર્ચ ગુણ્યાં PV નું પાવર રેટિંગ તો ચાલો આપણે કહીએ કે PV કોસ્ટ 100 પીક વોટ ગુણ્યાં x પીક વોટ દીઠ રૂ 100છે હવે ચાલો આપણે કહીએ કે PV નો પાવર x છે તમે જોશો કે x અમારા બ્રેકઇવન માટે રદ કરશે તેથી તે હમણાં માટે કોઈ PV રેટિંગ હોઈ શકે છે સંભવત તે 1 kW રેટિંગ હોઈ શકે છે તેથી આ બંને કેપિટલ ખર્ચ છે કેપિટલ ખર્ચ તમે PV એરે માટે કેટલો પાવર નક્કી કરવા માંગો છો તેના પર નિર્ભર રહેશે હવે આપણે બંને કેસમાં R 0 અને M 0 R 0 M 0 પર લઈ રહ્યા છીએ અને હવે અમે LCC ની ગણતરી કરીશું હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ માટે LCC માઇક્રો હાઇડલ 34500 પ્લસ 4000d છે અને PV માટે LCC 100 ગુણ્યાં x છે x વોટ્સમાં છે વર્તમાન મૂલ્ય 1i1 11i25 દ્વારા આપવામાં આવ્યું છે હવે યાદ રાખો કે અમે ફરીથી ફુગાવાને 0 તરીકે લઈ રહ્યા છીએ કોઈ પણ બજાર ફોર્સ પાસેથી ફુગાવાના મૂલ્યો લઈ શકે છે અને ફુગાવા ધરાવતા સૂત્રને લાગુ કરી શકે છે તેથી તમે હાજર મૂલ્ય શોધી શકો છો અમે તેની ચર્ચા કરી છે તો આપેલ વ્યાજ વ્યાજ દર આપેલ માટે આ 7 84 છે અને આ બંને સિસ્ટમો માટે સમાન છે તેથી સિસ્ટમમાં બંને માટે આ વર્તમાન મૂલ્યના પરિબળ સમાન છે આગળ ચાલો હાઈડ્રો માટે ALCC શોધીએ જે હાલના મૂલ્ય દ્વારા LCC હાઇડ્રો છે જે 34500 4000d7 84 છે જે 4400510d હશે તેથી આ ALCC વાર્ષિક LCC હાઇડ્રો માઇક્રો હાઇડ્રો સિસ્ટમ માટે લાઈફ સાયકલ નો ખર્ચ છે અને PV માટે ALCC એ LCC PV છે ભાગ્યા વર્તમાન મૂલ્ય જે 100x 7 તો આ 12 76x છે તેથી PV સિસ્ટમ માટે આ ALCC છે તો આગળ ચાલો આપણે વાર્ષિક ઉત્પન્ન થતી એનર્જી ની ગણતરી કરીએ હાઈડ્રો માટે આપણે જાણીએ છીએ કે તે 1 kW ગુણ્યાં 24 કલાક છે કારણ કે તે 24 કલાકમાં 1 kW વિતરિત કરવામાં સક્ષમ છે તેની હાઇડલ સિસ્ટમ ગુણ્યાં 365 દિવસ ગુણ્યાં 0 3 ની ટ્રાન્સમિશન એફિસિએંસી છે તેથી આપણે તે એનર્જી મેળવીશું જે ખરેખર ઉપયોગી ઉત્પન્ન 2628 kWH છે હવે PV પ્લાન્ટ EPV માટે આપણે જાણીએ છીએ કે x વોટ રેટિંગ છે તેથી x1000 kW ગુણ્યાં hat ઓછામાં ઓછું કલાકોનું ઓપરેશન hat 365 દિવસ તમને આપશે x ગુણ્યાં 5 ગુણ્યાં 365 જે 1 825x છે x રેટિંગ છે વોટેજ માં તેથી આ હશે આ PV દ્વારા ઉત્પન્ન થતી એનર્જી હશે હવે ચાલો આપણે ખર્ચ પ્રતિ kWH જોઈએ કિલો દીઠ ખર્ચ kHW પણ એકમ કહેવામાં આવે છે તેથી યુનિટ દીઠ ખર્ચ તેથી હાઇડ્રો માટે પ્રતિ યુનિટ અથવા રૂ પ્રતિ kHW ALCC હાઇડ્રો દ્વારા વાર્ષિક એનર્જી ઉત્પન્ન થાય છે તેથી બંને વાર્ષિક શરતો છે 4400510d2628 તેથી તમને 1 19d મળશે આ લિનિયર સમીકરણ છે જ્યારે તમે યુનિટ કોસ્ટ વિરુદ્ધ d નો ગ્રાફ દોરો ત્યારે તે સીધી રેખા હશે હવે PV માટે પ્રત્યેક kWH અથવા યુનિટ દીઠ રૂ એ ALCC PV ભાગ્યા PV દ્વારા પેદા થતી એનર્જી છે જે 12 76x 1 825x છે x રદ થશે અને રૂ પ્રતિ kW 7 રૂ છે તેથી આ પ્રતિ kWH ખર્ચ છે હવે મહત્વની વસ્તુ ચાલો જોઈએ કેવી રીતે બ્રેક ઇવન પોઇન્ટ શોધી શકાય તેથી તમે બરાબરી કરો આ કિંમત આ કિંમત જેટલી હોવી જોઈએ તો ચાલો આપણે સમકક્ષ શોધીએ અને d ની કિંમત શું છે તે આશરે 28 કિલોમીટર છે તેથી આ 28 કિ બ્રેક ઇવન પોઇન્ટ છે જો માઇક્રો હાઇડલ સ્ટેશનથી સમુદાયનું અંતર 28 કિલોમીટરથી ઓછું છે તો તમે જોશો કે માઇક્રો હાઇડલ પ્લાન્ટ ફાયદાકારક છે જો માઇક્રો હાઇડલ પ્લાન્ટથી સમુદાયનું અંતર 28 કિલોમીટરથી વધુ છે અને તમે જોશો કે PV પ્લાન્ટ ફાયદાકારક છે તેથી તે મૂળભૂત રીતે આ બ્રેક ઇવન એનાલિસિસને દૂર કરશે અને જો અંતર 28 કિલોમીટરથી વધુ હોય તો સ્થાનિક PV પ્લાન્ટ વધુ આર્થિક બનશે તેથી આ રીતે તમે બ્રેક ઇવન પોઇન્ટ એનાલિસિસ કરવા માટે પણ LCC નો ઉપયોગ કરી શકશો મારી પાસે અહીં એક સ્ક્રિપ્ટ ફાઇલ છે m આ ખરેખર ત્રીજા LCC ઉદાહરણને હલ કરવાની સ્ક્રિપ્ટ છે અને અહીં અમે હમણાં જ ચર્ચા કરી છે કે જ્યારે તમે બે સિસ્ટમો વચ્ચે નક્કી કરવા માંગતા હોવ કે જે એપ્લિકેશન માટે શ્રેષ્ઠ છે અને કઈ પરિસ્થિતિમાં તેથી આ સમસ્યાનું નિવેદન છે માઇક્રો હાઇડલ સિસ્ટમથી વીજળીના એકમના ખર્ચનો ટ્રાન્સમિશન અંતરના કાર્ય તરીકે અંદાજ કરો PV વોટેજ ના કાર્ય તરીકે તુલનાત્મક PV બેઝ સિસ્ટમ ની પાવર પ્રતિ એકમ ખર્ચ નો અંદાજ કરો આ બંને સિસ્ટમો વચ્ચેના બ્રેક ઇવન ને શોધી કાઢો હવે અમે તેને જાતે જ કામ કર્યું છે હવે આ સ્ક્રિપ્ટ ફાઇલ પણ તે જ કાર્ય કરશે પરંતુ તમે આ તમામ સ્પેસિફિકેશન ને બદલી શકો છો અને પછી વિવિધ પરિસ્થિતિઓ અને વિવિધ વિશિષ્ટતાઓ માટેના બ્રેક ઇવન પોઇન્ટ્સને શોધવાનો પ્રયાસ કરી શકો છો હું આનો સમાવેશ કરીશ હું આ ફાઇલને તમારી સાથે સોર્સ વિભાગમાં પણ શેર કરીશ મેં અહીં જે કર્યું છે તે મૂળરૂપે તેને નીચેનામાં વર્ગીકૃત કરવાનું છે પ્રથમ મારી પાસે હાઇડલ નો પેટા સિસ્ટમ ડેટા છે અને સબ સિસ્ટમ સિસ્ટમ સ્પેસિફિકેશન આ હાઇડલ સિસ્ટમ છે તેથી આ હાઇડલ માટે છે પછી મારી પાસે પેટા સિસ્ટમ ડેટા અને PV ની સિસ્ટમ સ્પેસિફિકેશન છે તેથી મેં અહીં બ્રેકેટમાં PV ચિહ્નિત કર્યા છે તેથી હાઇડલ કોસ્ટ ટ્રાન્સમિશન કોસ્ટ ડિસ્ટ્રિબ્યુશન કોસ્ટ લાઈન કોસ્ટ આ બધી વસ્તુઓ મેં સિસ્ટમ ડેટા અને સિસ્ટમોની વિશિષ્ટતાઓમાં એક સાથે મૂકી છે જેમ કે પાવર રેટિંગ 1000 વોટ ટ્રાન્સમિશન એફિસિએંસી AMC હાઇડ્રો મેં તેને 0 તરીકે રાખ્યું વાર્ષિક મેન્ટેનન્સ શુલ્ક સાથે શું થાય છે તે શોધવા માટે તમે પછીથી શામેલ કરી શકો છો d મેં તેને 0 પર રાખ્યું છે હું હમણાં જ કરીશું આપણે ફક્ત શું થશે તે જોશું x ની PV સિસ્ટમનું રેટિંગ 1000 અને hat લઘુત્તમ 5 AMC માટે PV પણ 0 પર રાખવામાં આવે છે પછી ત્યાં સામાન્ય સ્પેક્સ જેવા કે જીવન LCC આયુષ્ય 25 વર્ષ અને 12 વ્યાજ માટે છે પછી તમે LCC કોસ્ટિંગ કરો છો હાઇડ્રો સિસ્ટમ માટે પ્રથમ આ રીતે K R M ની ગણતરી કરો અલબત્ત M અને R 0 હશે કારણ કે અમે તેમને 0 તરીકે લીધા છે LCC શોધો LCC ALCC પછી વાર્ષિક એનર્જી શોધો જેમ આપણે ગણતરી કરી છે આ વોટેજ ના કલાકોમાં આપશે અને યુનિટની એનર્જી કિંમત ALCC દ્વારા વાર્ષિક એનર્જી રૂ પ્રતિ વોટ કલાક તમે તેને કિલો વોટ કલાક માં કન્વર્ટ કરી શકો છો જેમ કે મેં અહીં 1000 દ્વારા ભાગાકાર કરીને 1000 દ્વારા ગુણાકાર કરીને પ્રદર્શિત કર્યું છે તે પછી ડિસ્પ્લે વિભાગ બધા પરિમાણોનું પ્રદર્શન કરે છે પછી તમે PV સિસ્ટમ માટે સમાન કાર્ય કરો છો કેપિટલખર્ચ રિપ્લેસમેન્ટ ખર્ચ મેન્ટેનન્સ ખર્ચ અને LCC PV માટે ALCC વાર્ષિક એનર્જી ઉત્પાદન ક્ષમતા અને એકમ એનર્જી ખર્ચની ગણતરી કરો અને પછી તેમને ડિસ્પ્લે કરો તેથી આ તે છે જે સ્ક્રિપ્ટ ફાઇલમાં શામેલ છે તે ગણતરી માટેની પ્રક્રિયાને સ્વયંસંચાલિત કરે છે તેથી તમે સ્પેસિફિકેશન ને ઝડપથી બદલી શકો છો અને તમારી સિસ્ટમો શોધી શકો છો ચાલો હવે આ એક્ઝીક્યુટ કરીએ અને Ex03 જોઈએ જ્યારે તમે એક્ઝેક્યુટ કરો છો ત્યારે તમે ડિસ્પ્લે જોશો પહેલા તમારી પાસે હાઇડ્રો માટે LCC ગણતરી હોય અને બીજા ભાગમાં PV માટે LCC ગણતરી હોય હવે અહીં જુઓ યુનિટની કિંમત PV ના કિસ્સામાં 6 9 અથવા 7 રૂપિયા પ્રતિ kW છે અમે ગણતરી કરી અને હાઇડ્રોના કિસ્સામાં તે d નું કાર્ય છે 1 67 હતો અને જ્યારે d 0 છે તેથી તે 1 તેથી d 0 છે તે હવે માત્ર 1 67 છે હવે ચાલો કહીએ કે d હું 50 માં બદલીશ તે 28 કિ થી વધારે છે તેથી હાઇડ્રો વધુ ખર્ચાળ બનશે તેથી જો હું આ ફરીથી ચલાવીશ તો તમે જોશો કે હાઇડ્રો 11 રૂપિયા 11 38 રૂપિયા છે PV ની તુલનામાં PV વધુ આર્થિક છે તેથી જો તમે તે 28 બિંદુની આસપાસ હો તો બંને સમાન મૂલ્યોનાં હોવા જોઈએ તમે તેને ફરીથી ચલાવી શકો છો તો તમે જુઓ તેના 7 રૂપિયા આ પણ 7 રૂપિયા છે બંને તેથી બ્રેક ઇવન તે બિંદુની આસપાસ આવે છે તેથી આ રીતે તમે બ્રેક ઇવન ની સમસ્યાઓ હલ કરવા માટે તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી શકો છો